એરે પેટર્ન સિન્થેસિસ પરના આ વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી છે કે સમાન ડિઝાઇન વાળા ડિઝાઇનર પાસે સાઇડ લોબ લેવલ અને ડાઇરેકટીવીટી અથવા મેઈન લોબ બીમવિડ્થ ને સ્પષ્ટ કરવા માટે પુરતુ નિયંત્રણ નથી તેથી જ વધુ જટિલ બાબત એ છે કે જો આપણે વ્યક્તિગત એકસાઈટેશન એમ્પ્લીટયુડ ને પણ બદલાવીએ કે તેઓ બદલાય છે અથવા આપણે કહીશું કે કોમ્પ્લેક્સ એમ્પલીટ્યુડ છે તેનો અર્થ એ કે વ્યક્તિગત એકસાઈટેશન એમ્પ્લીટયુડ ને અને તબક્કો જો તે બદલાતા હોય તો પછી આપણે જોશું કે વધુ સારી રીતે નિયંત્રણ માટે મુખ્ય બીમના આકાર અને પહોળાઈ પર અને બાજુના લોબના સ્થાન અને એમ્પલીટ્યુડ પર ઉપયોગ કરી શકાય છે તેથી આમ તે આ વિષય હશે તેથી જ આપણે આપેલ દર્શાવેલ પેટર્ન નું સંશ્લેષણ કરી શકીશું આપણે અહીં યુ પ્લેન માં પોતાને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરીશું તેથી એરે ફેક્ટર આપણે જોશું અને આપણે સ્પષ્ટ કરીશું કે એક્ઝિટેસન વ્યક્તિગત તત્વ એક્ઝિટેસન અલગથી પ્રાપ્ત કરવા માટે કેવી રીતે પસંદ કરવી હવે ત્યાં ખરેખર વિવિધ તકનીકો છે ત્યાં ખરેખર આ સંશોધનનો સક્રિય ક્ષેત્ર છે તે પણ હવે વિકસિત થઈ રહ્યો છે કારણ કે ત્યાં ખરેખર એક એવી બાબત છે જેને આપણે એરે તત્વો વચ્ચે મ્યુચ્યુઅલ જોડાણ ધ્યાનમાં રાખતા નથી જ્યારે તેઓ નજીકથી મૂકવામાં આવે છે તેથી તે ખરેખર આખી રમત યોજનાને બદલી નાખે છે કારણ કે અહીં આપણે કહી રહ્યા છીએ કે ત્યાં કોઈ મ્યુચ્યુઅલ કપ્લિંગ નથી પરંતુ મ્યુચ્યુઅલ કપલિંગ બદલાય છે તેથી એક્ઝિટેસન કોઓફિશિઅન્ટ ને કેવી રીતે પસંદ કરવું તે લોકો વધુ સારી અને સારી પદ્ધતિઓ વગેરે સાથે આવી રહ્યા છે આપણે તે બધા અદ્યતન વિષયોની વિગતમાં જઈશું નહીં પરંતુ અમે ફક્ત કેટલીક મૂળ પદ્ધતિઓ જોશું કે જેના દ્વારા આ એરે સંશ્લેષણ કરી શકાય છે અમે ફક્ત એક પરિમાણીય એરે વિશે ચર્ચા કરીશું પરંતુ આપણે જે પદ્ધતિની ચર્ચા કરીશું તે સરળતાથી બે પરિમાણીય એરે વગેરેમાં વિસ્તૃત થઈ શકે છે હવે ચાલો પહેલા 2N 1 તત્વ સાથેની લાઈન એરે જોઈએ દરેક તત્વ ને ઉત્તેજના દો તેથી તત્વો ઝેડ અક્ષ પર હોય છે અને દરેક તત્વનું ઉત્તેજના Nth તત્વો માટે CN ની પ્રમાણસર હોય છે તેનો અર્થ C1 C2 વગેરે અહીં આપણે જોઈશું કે આપણી પાસે C0 હશે કેમ કે આપણે 2N 1 ઘટક પર વિચાર કરી રહ્યા છીએ તેથી કેન્દ્રમાં એક તત્વ છે તેથી એરે ફેક્ટર આપણે લખી શકીએ છીએ કે Fn nnCnejk0ndcos હવે જો આપણે પસંદ કરીએ કે CnC n પછી તે આ રીતે બને છે FuCnn1N2Cncos nu જ્યાં u કંઈ નથી પરંતુ uk0d cos તેથી ફરીથી આપણે અહીં ધારીએ છીએ તેનો ખરેખર અર્થ થાય છે અહીં આપણે ધારી લીધું છે કે u00 ફેઝ એક્ઝિટેસન છે તેથી Cn એક કોમ્પ્લેક્સ કવોન્ટીટી છે હવે જો આપણે જોઈએ તો આ ફૂરિયર સિરીઝ સિવાય બીજું કશું જ નથી N1 સાથેની cosine ફૂરિયર સિરીઝ કંપનવિસ્તાર તરીકે જાણીતી છે તેથી જો હું F ને જાણું છું અથવા જો તમે સંભવત ઉલ્લેખ કર્યો છે તો હું આ C0 અને આ Cn વસ્તુઓ શોધી શકું છું નોંધ લો કે 0≤θ≤π તેથી k0d≤u≤k0d→visible space જો કેપેટર્નને યુ પ્લેન માં સંપૂર્ણ સમયગાળા માટે સ્પષ્ટ કરવો જોઈએ અર્થ એ થાય કે π થી π તેથી જો પેટર્ન નિર્દિષ્ટ થયેલ છે તો આપણે તેને લગભગ એટલું શોધી શકીએ છીએકે હવે Cn નું મૂલ્ય શું હશે ફૂરિયર સિરીઝ જ્ઞાન થી આપણે તે સરળતાથી લખી શકીએ છીએ કે Cn12π ∞fd cos nu du અને આ માનવામાં આવે છે કે તે પછીની એકમાં આપવામાં આવ્યું છે આ fd છે તેનો અર્થ માનો કે લંબચોરસ ક્રિયા માટે k0d2 થી k0d2 થશે દૃશ્યમાન અવકાશ અહીં બ્રોડસાઇડ એરે માટે k0d થી k0d છે તેથી Cn12π k0d2k0d2cos nu du 12πsin n k0d2 તેથી સાત તત્વના એરે માટે તમે જુઓ કે પેટર્ન આની જેમ છે સિન્થેસાઇઝ્ડ પેટર્ન હવે સ્પષ્ટ છે કે સાત તત્વ નાના છે તેથી જ લંબચોરસ આવું છે જો તમે વધુ સંખ્યામાં તત્વો ઉમેરવાનું ચાલુ રાખો છો તો તમે ઇચ્છિત પેટર્ન સુધી જઈ શકો છો તેથી આ એક અભિગમ છે તે ખૂબ જ સરળ છે અને ખરેખર લોકોએ સાબિત કર્યું છે કે તે ઇચ્છિત પેટર્ન માટે ઓછામાં ઓછી સરેરાશ ચોરસ ભૂલ નો અંદાજ આપે છે પરંતુ સમસ્યા એ છે કે અહીં તમારી પાસે સાઈડ લૉબ છે તેથી તેથી બીજી પસંદગી એ છે કે ધારો કે મને કોઈ સાઈડ લોબ નથી જોઈતું તો ખરેખર આ પદ્ધતિ મેં જે કહ્યું તેને કૂરિયર સિરીઝ પદ્ધતિ કહે છે જે તમે પહેલેથી જ જોઈ હશે હવે હવે પછીનો બીજો અભિગમ ચાલો જોઈએ કે આપણે એરે ફેક્ટર ને Fu ejk0d2cos e jk0d2cos 2N eju2e ju22N 22Ncos u2 2Ne j Nu n02NCn2Nej nu તેથી ખરેખર આ એક તમે વિસ્તૃત કરશો તો તમે આ મેળવો છો હવે તમે અહીં એક્ઝિટેસન જોશો કારણ કે જ્યારે હું એરે ફેક્ટર લઈશ ત્યારે આ પરિબળ જશે તેથી આ બાઇનોમિયલ સિરીઝ સિવાય બીજું કશું નથીતેથી જ આ એરે ને બાઇનોમિયલ એરે કહેવામાં આવે છે હવે આપણે જાણીએ છીએ કે બાઇનોમિયલ એરે Cn2NC2N n2N છે તેથી FuC02Ne j NuC2N2Nej Nu લખી શકાય છે ખરેખર આ એક ટૂંકી ફુરીયર સિરીઝ છે પરંતુ તેની સુન્દરતા એ છે જો આપણે પેટર્ન જોવા માટે આની જેમ પસંદ કરીએ આ પેટર્ન આ રીતે છે વિઝિબલ સ્પેસ પહેલા ની જેમ સરખીજ રહેશે કારણ કે આપણે α0 લીધો છે અથવા u00 લીધો છે તેથી તમે અહીં જુઓ છો કે અહીં સાઈડ લૉબ નથી તેથી આ બીજો આત્યંતિક છે કે ત્યાં કોઈ સાઇડ લોબ્સ નથી પરંતુ સમસ્યા શું છે દેખીતી રીતે આ બીમવિડ્થ એકસરખા કરતાં ઘણું વધારે છે તે સ્પષ્ટ છે કારણ કે આ ક્ષણે આપણે આ બાઇનોમિયલ ને લઈ રહ્યા છીએ બાજુઓ પર એક્ઝિટેસન કંપનવિસ્તાર થોડું ઓછું છે તેથી ખરેખર એરે ની લંબાઈ ઓછી થઈ રહી છે કારણ કે અસરકારક રીતે દખલ અથવા ધારથી કિરણોત્સર્ગમાં તેઓ વાસ્તવિક કિરણોત્સર્ગમાં ફાળો આપી રહ્યા નથી તેથી જ હાફ પાવર બીમ ની પહોળાઈ વ્યાપક છે તેથી ઉપલબ્ધ એરે લંબાઈ વગેરેનો આ બિનઅસરકારક ઉપયોગ છે ચાલો હવે આપણે તે સ્થળે આવીએ જે આપણે જોયું છે તેથી જો તમે આ કરવા માંગો છો તે સરળ વસ્તુઓ છે કે જો તમે સાઇડ લોબ્સ ને ઘટાડવા માંગતા હો તો તમે આ માટે જઈ શકો છો જો તમે લાભની કાળજી લેતા નથી તો તમે સરળતાથી બાઇનોમિયલ એરે લઈ શકો છો જે એક સારી પસંદગી છે તેવી જ રીતે જો તમે મોટી સંખ્યામાં તત્વો રાખવા માંગતા હો તો તમે ફુરીયર સિરીઝ ની વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો જો સ્પેસ વગેરે તમારું અચલ નથી તેથી તમે ફ્યુ ફુરીયર સિરીઝ ની વસ્તુ લઈ અંદાજિત કરી શકો છો અને તે પણ તમે કરી શકો છો હવે ચાલો આપણે વાસ્તવિક મુદ્દા પર આવીએ અને તે વિકાસ મુખ્યત્વે શેલ્કનોફ થી થયો તે ખરેખર આપણે આ અંગેની ચર્ચા કરી રહ્યા હતા તેમણે કહ્યું હતું કે અમને કોઈ નકારાત્મક બાબતો ન આવે તે ખરેખર એક નંબરવાળી રમત છે તેથી ચાલો આપણે એક બાજુથી નંબર આપીએ તેથી આપણે 0 થી શરૂ કરીએ N સુધી જાઓ તેથી આ ન કરો ધારો કે હવે તબ્બકા ને આપણે u0 માનીએ છીએ આપણો u0αd છે તેથી ફક્ત આપણી પાસે z axis તત્વો છે જેને આપણે સામાન્યતા ગુમાવ્યા વિના કહી શકીએ તો એરે ફેક્ટર એટલું હશે હવે આપણી એલિમેન્ટ લંબાઈ હજી N 1 છે તેથી Fn0NCnejn uu0 જ્યાં uk0dcos u0αd હવે ચાલો આપણે ખરેખર આ શેલ્લકનોફ ને વ્યાખ્યાયિત કરીએ તેણે જટિલ ચલની વ્યાખ્યા આપી કે Ƶejuu0 તો એરે ફેક્ટર Fn0NCnƵn તેથી આ Ƶn અથવા તેનો અર્થ એ કે આ અભિવ્યક્તિ એ ઓર્ડર n ની બહુપદી અભિવ્યક્તિ સિવાય બીજું કશું નથી જે તેમનું યોગદાન છે તેથી હવે ગણિતનો વિપુલ પ્રમાણમાં અભ્યાસ થઈ ગયો છે આ વિવિધ બહુપદી છે તેથી બહુપદી ગુણધર્મો એરે પેટર્ન ના સંશ્લેષણમાં પરિવહન કરશે પ્રથમ ચાલો જોઈએ કે ઓર્ડર ની આ બહુપદી n ની સંખ્યામાં શૂન્ય છે જો હું N નો વિસ્તાર કરું તો આ ડિગ્રી N નો બહુપદી છે તેથી તેમાં શૂન્યની સંખ્યા n છે તેથી F આ રીતે લખી શકાય છે FCnƵ Ƶ1Ƶ Ƶ2 Ƶ Ƶn તેથી ફક્ત આપણી પાસે z axis તત્વો છે જેને આપણે સામાન્યતા ગુમાવ્યા વિના કહી શકીએ તો એરે ફેક્ટર એટલું હશે હવે આપણી એલિમેન્ટ લંબાઈ હજી N 1 છે તેથી Fn0NCnejn uu0 જ્યાં uk0dcos u0αd હવે ચાલો આપણે ખરેખર આ શેલ્લકનોફ ને વ્યાખ્યાયિત કરીએ તેણે જટિલ ચલની વ્યાખ્યા આપી કે Ƶejuu0 તો એરે ફેક્ટર Fn0NCnƵn તેથી આ Ƶn અથવા તેનો અર્થ એ કે આ અભિવ્યક્તિ એ ઓર્ડર n ની બહુપદી અભિવ્યક્તિ સિવાય બીજું કશું નથી જે તેમનું યોગદાન છે તેથી હવે ગણિતનો વિપુલ પ્રમાણમાં અભ્યાસ થઈ ગયો છે આ વિવિધ બહુપદી છે તેથી બહુપદી ગુણધર્મો એરે પેટર્ન ના સંશ્લેષણમાં પરિવહન કરશે પ્રથમ ચાલો જોઈએ કે ઓર્ડર ની આ બહુપદી n ની સંખ્યામાં શૂન્ય છે જો હું N નો વિસ્તાર કરું તો આ ડિગ્રી N નો બહુપદી છે તેથી તેમાં શૂન્યની સંખ્યા n છે તેથી F આ રીતે લખી શકાય છે FCnƵ Ƶ1Ƶ Ƶ2 Ƶ Ƶn અને દરેક પરિબળ z z1 શું છે આપણે કહી શકીએ છીએ આપણે તેને બે એલિમેન્ટ એરે માટે એરે ફેક્ટર તરીકે અર્થઘટન કરી શકીએ છીએ આમ આપણે કહીએ છીએ કે N 1 એલિમેન્ટ એરે ના એરે ફેક્ટર એ F ના 0 પર નલ પેદા કરવા માટે બે અલિમેન્ટ એરે ની n નંબરની એરે ફેક્ટર નું ઉત્પાદન છે ઉપરાંત કુલ એરે પેટર્ન તે જાતે જ દરેક બહુવિધ સાથે સંકળાયેલ પેટર્ન નું ઉત્પાદન છે તેથી હવે તેણે કહ્યું જ્યારથી તમે આ પરિવર્તન જોશો z1 છે તો u અને u0 ના બધા વાસ્તવિક મૂલ્યો માટે દૃશ્યમાન જગ્યા એકમ વર્તુળના વિસ્તારથી સંબંધિત છે અને તે k0d u0 થી k0d u0 છે હવે ચાલો હું માનું છું તે જોવું જોઈએ જો મારી પાસે એકમ વર્તુળ છે અને હવે તમે ડિઝાઇનર્સ ની પસંદગી જોશો જો મારી પાસે આ કિસ્સામાં d એલિમેન્ટ નું અંતર λ02 કરતા વધારે છે તેથી અહીં ખરેખર જો તમે આ કરો છો તો આ દૃશ્યમાન અવકાશની શરૂઆત છે અને દૃશ્યમાન અવકાશમાં જો તમે ખસેડો તે એક વર્તુળને પૂર્ણ કરે છે અને પછી એક વર્તુળ આવે છે અને પછી ફરી અહીં આવે છે તેથી ઘણી વખત તે ખરેખર ફરે છે તે એટલા માટે છે કારણ કે તે બ્રોડ સાઇડ એરે ના કિસ્સા માં u0 0 છે અને આપણે dλ02 લીધું છે તેથી આપણે તેને ઘણી વખત ખસેડી શકીએ છીએ હવે બહુપદીના શૂન્ય કે જો મારી પાસે ઘણી વખત વધારે છે તો હું તે મુસાફરી કરું છું મારી પાસે અનેક સ્થળોએ શૂન્ય છે હવે એક જગ્યાએ બહુવિધ શૂન્યનો અર્થ છે કે તે શૂન્યની નજીક વધુ અને વધુ ફ્લેટ થઈ જાય છે જો તમને બટરવર્થ બહુપદી યાદ આવે છે કે તેમાં શૂન્યની સંખ્યા n છે કોઈપણ n મી ઓર્ડર બટરવર્થ બહુપદી માં n 1 શૂન્ય હોય છે તેથી ત્યાં તે મહત્તમ સપાટ બને છે તેથી જો હું નલ વિશે ઇચ્છું છું કારણ કે આ Z ઝીરો એરે પેટર્ન ની નલ સિવાય કંઈ નથી તેથી ત્યાં જો મને મહત્તમ સપાટ પ્રકારનો પેટર્ન જોઈએ તો આપણે વધુને વધુ શૂન્ય મૂકીએ ખરેખર હું એક એનાલોજી દોરું છું ત્યારે શું થાય છે ધ્યાનમાં લો કે તમારી પાસે રબર બેન્ડ છે અને તમે તેને કોઈ સ્થાનથી ઉપર રાખી રહ્યા છો હવે જો હું રબર બેન્ડના કોઈ છેડે જો હું તેને સપાટી પર દબાવું છું તેથી તે સપાટીની નજીક કાર્ય નાના મૂલ્યો પર જવા માટે બંધાયેલ છે હવે હું તેને ફરીથી બીજો છેડો દબાવું છું જો આ 2 પોઇન્ટ નજીકના હોય તો હું સ્તરને નીચે લઇ જવાનું કરી શકું છું તેથી શૂન્ય ની જગ્યા તમારા હાથમાં છે જ્યાં તમે શૂન્ય મૂકશો અને જો હું બહુવિધ પિન લગાવીશ તો તે મહત્તમ સપાટ હશે એટલે કે તે સાઈડ લૉબ ની ખૂબ ઉંચી બાજુએ નહીં જાય તેથી સાઇડ લોબ્સ ની અસર નીચે રાખવામાં આવશે તેથી આ ડિઝાઇનર designer's ની પસંદગી છે કે જ્યાં તે ડિઝાઇનરો designer's પાસે જે મૂકશે તે આંતર તત્વ અંતર છે આને બદલે તમે જોશો જો ઇન્ટર એલિમેન્ટ અંતર λ02 છે પરંતુ અહીં એક શિફ્ટ તબક્કો છે જે લખ્યું નથી તે એન્ડ ફાયર એરે છે તેથી શિફ્ટ તબક્કો એ 90° છે તમે જુઓ છો કે દૃશ્યમાન જગ્યા પણ સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવતી નથી તમે જુઓ છો કે આ એક બિંદુ θ0 છે તેથી દૃશ્યમાન જગ્યા અહીંથી પ્રારંભ થાય છે દૃશ્યમાન જગ્યા અહીં સમાપ્ત થાય છે તેથી બધા શૂન્ય ને અહીં અસ્પષ્ટ ઝોન માં મૂકવાની જરૂર છે કોઈ દૃશ્યમાન શૂન્ય મૂકવામાં આવશે નહીં અને ચાલો આપણે કહીએ કે આ બિંદુ પર મારે જોઈએ છે u0 π4 d0 750 તમે જુઓ છો કે તે અહીંથી જઇ રહ્યું છે અને એક સંપૂર્ણ વર્તુળ પછી કેટલાક અંતર સુધી જાય છે તેથી કારણ કે તમારી θ0 છે તે મહત્વનું છે અને પછી તમે કેટલું આવરી શકશો તેથી અહીં તમે જુઓ છો કે અહીં કોઈ શૂન્ય રાખવામાં આવ્યાં નથી તમે ડિઝાઇનર ને જોતા બધા શૂન્ય આ બિંદુઓમાં મૂક્યા છે જેથી બીજી વખત જે ભાગ ફરતો હોય તે ભાગમાં બે વખત શૂન્ય દેખાય છે તેથી આ પ્રકારની વસ્તુઓ માં આમ કરી શકાય છે ચાલો આપણે વધુ વિગતવાર જોઈએ ધારો કે હું એરે ફેક્ટર પસંદ કરીશ કે હું તે મૂકીશ ચાલો આપણે કહીએ કે બધા શૂન્ય છે તેનો અર્થ એ કે મારી પાસે N1 નંબર છે તેથી n નંબરના શૂન્યની સંખ્યા હું Ƶ 1 પર મૂકી રહ્યો છું Ƶ 1 એટલે શું Ƶ 1 અહીંથી તમે તે જોઈ શકો છો તેનો અર્થ એ કે આપણે કહી શકીએ કે u u00 છે તેથી Ƶ 1 એટલે કે θ0π 0 બિંદુ અને π બિંદુ પર θπબિંદુ π બિંદુ પર હું શૂન્ય મૂકીશ તેથી ઘણાં શૂન્ય અને જો આપણે આનો વિસ્તાર કરીએ તો આપણે તે બટરવર્થ ને દ્વિપક્ષી વસ્તુમાં મેળવીએ છીએ અને તે ƵNC1NƵN 1C2NƵN 2 CNN બની જાય છે તેથી આ ખરેખર બટરવર્થ છે અને તમે જુઓ છો તેથી જ ત્યાં કોઈ સાઇડ લોબ્સ નથી તેથી જ આ આખી વસ્તુ જો હું કરી શકું છું તો ત્યાં કોઈ સાઇડ લોબ્સ નથી કારણ કે તમને લાગે છે કે રબર બેન્ડ મૂકવામાં આવ્યો છે અને દૃશ્યમાન સ્પેક્ટ્રમના તે છેડે 0 આવે છે ખરેખર 0 અને π એ દૃશ્યમાન સ્પેક્ટ્રમ ના બે છેડા છે તેથી જ તેમાં કોઈ લોબ નથી હવે ધ્યાનમાં લો કે આને બદલે મેં વર્ગ કર્યો છે એનો અર્થ થાય છે કે ચાલો કહીએ કે એરે બહુપદી F1ƵƵ2Ƶ3Ƶ42 આવું છે અને મારે આ બહુપદીના તમામ શૂન્ય બિંદુઓ પર ડબલ 0 જોઈએ છે તેથી હું આનો વર્ગ કરી શકું છું અને તે 12Ƶ3Ƶ24Ƶ35Ƶ53Ƶ62Ƶ7Ƶ8 બની જશે તેથી ઉત્તેજના કાર્યો સાથે આ નવ તત્વ એરે બની જાય છે તમે ત્રિકોણાકાર વિતરણ જોશો 1 2 3 4 5 3 2 1 હવે તમે આ માટે એરે ફેક્ટર જોઈ શકો છો કે પાંચ તત્વ એરે કાળો છે અને ડેશ એ તે સ્ક્વેરિંગ છે જે તમને નવ તત્વ એરે આપે છે જ્યાં તે શૂન્યની નજીક વધુ સપાટ બની રહ્યું છે તેથી હું બાજુના લોબ્સ ને ઘટાડી શકું છું દેખીતી રીતે મારે રેટિંગ વધારવું પડશે આ શૂન્યનું સ્થાન છે જે તમે 0 ના મુદ્દા પર મૂકવા માંગો છો તેથી આ દ્વારા તમે આગળ વધી શકો છો હવે સવાલ એ છે કે આખરે કોઈ સંશ્લેષણની સમસ્યામાં પૂછવામાં આવે છે કે આનું મહત્તમ શું છે માની લો કે હું બાજુના લોબ લેવલ ને સ્પષ્ટ કરું છું કે હું કઈ મહત્તમ ડિરેક્ટિવિટી મેળવી શકું છું અથવા તેનાથી વિરુદ્ધ રીતે જો ડિરેક્ટિવિટી ને નિર્દિષ્ટ કરવામાં આવે છે કે મારે ઓછામાં ઓછું કેટલુ સાઈડ લૉબ લેવલ લેવું જોઈએ તેથી તે એક અઘરી સમસ્યા છે અને તે સમસ્યા ડોલ્ફ દ્વારા ઉકેલી હતી તેથી તેથી જ તેને ડોલ્ફ્સ એરે કહેવામાં આવે છે અથવા ખરેખર તમે જુઓ છો કે તે તમે માઇક્રોવેવ એન્જિનિયરિંગ ના મૂળ સાધનો માઇક્રોવેવ એન્જિનિયરિંગ પર મારો એનપીટીઇએલ વ્યાખ્યાન જોઈ શકો છો જ્યાં આપણે ચેબશેવ બહુપદી વિશે ચર્ચા કરી છે હવે ચેબિશેવ બહુપદીઓ ખરેખર ખૂબ સરસ ગુણધર્મ ધરાવે છે હું ફરીથી ચેબીશેવ બહુપદી વિશે ચર્ચા કરી રહ્યો નથી પરંતુ આપણે ચેબીશેવ બહુપદીના ગુણધર્મો જોઈ શકીએ છીએ ખરેખર આ અહીં ચેબીશેવ બહુવિધનો વિવિધ ક્રમ છે તેથી તમે જુઓ કે આ Tn છે તેથી તમે T1 T2 T3 વગેરે જોશો બધાની પાસે એક ગુણધર્મ છે જે X 1 થી 1 અને અને તે પછી જ્યારે તે X કરતા વધારે હોય તો 1 ની બરાબર અથવા X કરતા ઓછું 1 ની બરાબર વચ્ચે ઓસીલેટેડ છે હવે અહીં આપણે શું કરીશું આપણે જોઈશું કે ઓસિલેશન પણ બધા 1 થી 1 સુધી મર્યાદિત છે તેથી આપણે આ ઝોન માં બધી સાઇડ લોબ્સ મૂકીશું અને એક બાજુ પિન કરીશું ચાલો આપણે આને એક બીજી બાજુ કહીએ કારણ કે મુખ્ય બીમ માં કેટલાક એન્ડ ફાયર વગેરે જેવા કિસ્સાઓ બને છે મુખ્ય બીમ અંતે આવે છે તેથી ત્યાં હું ઉપર જઇ શકું છું તેથી અમુક ભાગ હું ક્રોસ કરીશ 1 બરાબર 1 કારણ કે જો મુખ્ય સરેરાશ બીમ હોય તો ત્યાં કોઈ સમસ્યા નથી ખરેખર હું વધુ ડાયરેક્ટિવિટી મૂકી રહ્યો છું ખરેખર આ વસ્તુ મેં એન્ડ ફાયર એરે ની ચર્ચામાં ઉલ્લેખ કરી છે કે કેટલીકવાર ડોલ્ફ ચેબીશેવ એરે માં અદ્રશ્ય ચહેરાનો એક ભાગ ખરેખર ચાલ્યો જાય છે જે અહીંથી આવે છે ખરેખર આ એરેને ડોલ્ફ ચેબીશેવ એરે કહેવામાં આવે છે અહીં હું આનાથી વધુ એક ચોક્કસ મુદ્દા પર જઈશ સાઈડ લોબ લેવલ ની આવશ્યકતા એસએલઆર આવશ્યકતાના આધારે તો ચાલો જોઈએ કે 2 જી ઓર્ડર ચેબીશેવ બહુપદી છે અને અહીં તમે જુઓ છો કે આપણું ફંક્શન x ની જગ્યાએ છે હું તેને a b cos તરીકે લખીશ યાદ રાખો કે આપણું વાસ્તવિક ફંક્શન અથવા cos અથવા તમે કહી શકો તેવું કંઈક છે પરંતુ તે ખરેખર uk0d છે તેથી આ અહીં ફોર્મ સમાન છે જોકે આને લીધે તમે મૂંઝવણમાં મુકાઈ શકો છો પરંતુ ચાલો જોઈએ abcos જો તમે આ કરો છો મારા એન વ્યાખ્યાનમાં અને પુસ્તકમાં પણ સૂત્રો આપવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે મૂળભૂત સાધનો જેને આપણે માઇક્રોવેવ ટેકનોલોજી માં ઘણી વખત તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેને જ મૂળભૂત સાધનો કહીએ છીએ તેથી અહીં તમે પણ જુઓ છો કે આ બીજો ક્રમનો બહુપદી યુ ને ફુરીયર સિરીઝ તરીકે લખી શકાય છે જો આપણે ટી 3 માટે જઇએ તો તે Tnabcos 4a3 6ab23a બને છે જે એક મર્યાદિત ફુરિયર શ્રેણી પણ છે સામાન્ય રીતે TN ઓર્ડર ચેબીશેવ બહુપદી એ cos Nu સુધીની મર્યાદિત ફ્યુરિયર સિરીઝ છે અને તેથી હું એમ કહી શકું છું કે તે ઓળખી શકાય છે અથવા આપણે કહી શકીએ કે 2N1 તત્વોવાળા એરે માટે આ એરે ફેક્ટર છે 2N 1 તત્વોવાળા સપ્રમાણ બ્રોડ સાઇડ એરે માટે એરે ફેક્ટર પહેલેથી જ આપણે બતાવી દીધું છે કે આપણે તે ફ્યુરિયર સિરીઝ ના સમય માં લખ્યું છે આ ડિગ્રી N ની ચેબિશેવ બહુપદી સમાન થઈ શકે છે TN માં x ની કિંમતોને અનુરૂપ u ની દૃશ્યમાન શ્રેણી ને અનુરૂપ બનાવવા માટે અચળ a અને b ની પસંદગી પસંદ કરી શકાય છે તેનું ક્ષેત્ર x 1 થી લઇ ને x x1 સુધી રાખવામાં આવે છે તેથી અર્થ એ થાય કે x 1 થી xx1 જ્યાં x11 તેથી લોકોએ તે કર્યું છે અને આપણે 'a' શું મળશે તેના પર કહીએ કે આ x1 મૂલ્ય છે તેથી જો તમે આને હલ કરો તે પહેલાં કેટલાક ડિઝાઇન ફોર્મ્યુલા આપવામાં આવ્યા છે જે હું લખી રહ્યો છું તે મેળવી શકો છો પરંતુ ત્યાં વિવિધ મુદ્દા માટે વિવિધ ધારણાઓ છે તેથી કંઈક એવું વિચાર આપવા જેવું છે કે તમે આ a b અચળ શોધી શકો છો કારણ કે આ કંઈક છે અને b છે તેથી જુઓ કે એકવાર હું x1 શોધી શક્યા પછી a અને b નક્કી કરી શકાય છે તે ક્ષણે a અને b નક્કી કરી શકાય છે તમે વિવિધ વસ્તુ શોધી શકો છો જો d02 બને છે તો ax1 12 bx112 બને છે અને તેઓ કેવી રીતે બદલાય છે તમે જોશો કે u પ્લેન માં u વિરુદ્ધ x માં આ વૈવિધ્યતા છે અને મહત્તમ તે b પર જાય છે તમે જુઓ કે તે શરૂઆતમાં b તરફ જતું વધી રહ્યું છે પછી ફરી નીચે 1 પર આવશે અને આ કે k0 વસ્તુ વિશે છે તેથી અને આ તેમનો સબંધ આ છે હવે પ્રશ્ન એ છે કે x1 ને કેવી રીતે પસંદ કરવું તો સાઇડ લોબ લેવલ ને R તરીકે સ્પષ્ટ કરવા દો તેથી અમે જરૂરી છે TN R છે કારણ કે મારે મુખ્ય બીમ આવશ્યક છે તેથી જ્યાં મુખ્ય બીમ આ મૂલ્ય 1 કરતા વધુ છે મને તે અહીં આવશ્યક છે તેથી એસએલઆર સ્પષ્ટીકરણના આધારે કાર્યના સ્થળે એસએલઆર આ છે તો હું તેને અહીં મૂકીશ અને તેથી હું કહી શકું છું કે TN શું છે જો તમે તેને જુઓ તો વિસ્તરણ cosh N1R અને તેથી x1cosh N1 cosh 1NR તેથી R N હું પહેલેથી જ જાણું છું કે મારે મૂકવા માંગતા તત્વોની સંખ્યા x1 મળી આવે છે જયારે x1 જોવા મળે છે ત્યારે B મળી આવે છે પછી બી મળી આવે છે એટલે કે હવે તમે જાણો છો બીમવિડ્થ શું છે વગેરે તમે સરળતાથી કહી શકો છો કે આ એક શ્રેષ્ઠ ડિઝાઇન છે કે જેણે સાઇડ લોબ આપ્યું છે હું શોધી શકું છું કે તે મહત્તમ નિર્દેશન શું છે હું તે મેળવી શકું કેટલીક રચનાઓમાં વિરુદ્ધ બીમવિડ્થ આપવામાં આવે છે તેનો અર્થ એ કે ડાયરેક્ટિવિટી આપવામાં આવી છે તેથી તે કિસ્સામાં x એ 1 ની કિંમત સુધી પહોંચે તે પહેલાં મુખ્ય બીમ Tn ના છેલ્લા 0 થી વિસ્તરે છે તેનો અર્થ એ કે છેલ્લો 0 અહીં છે ધારો કે હું T1 લઈ રહ્યો છું અથવા ચાલો કહીએ કે આ T2 અથવા T3 છે તો T3 આ છે અને T3 એ 0 છે તેથી અહીંથી ચાલો આપણે આ મુદ્દાને જોઈએ 1 ની કિંમત x થી x1 સુધી પહોંચે તે પહેલા મુખ્ય બીમ Tn ના છેલ્લા 0 થી વિસ્તરે છે જો z ની જગ્યા એ બીમ નલ મૂકીએ તો u ને અનુરૂપ કીંમત તમે શોધી શકો છો અને ત્યાર બાદ xzપણ શોધી શકો છો તેથી તે મૂલ્ય xz જે બનશે તે છેલ્લા એક પહેલા 0 ની બિંદુ છે તેથી xƵcos 2N abcos uz તેથી છેવટે આની મદદથી a cos uz xƵcos k0d cos uz cos k0d b1xƵcos uz cosk0d બનશે બીમ મહત્તમથી બાજુના લોબ સ્તરના ગુણોત્તરમાંથી મળી શકે છે જે આ પ્રમાણે છે TNx1TNabRcosh Nab જ્યાર થી x0 છે ત્યારે આપણી પાસે xx1ab છે તેથી આપણે સાઇડ લોબ રેશિયો પરિમાણ R પણ નિર્દિષ્ટ કરી શકીએ છીએ જેમાં બીમવિડ્થ નિશ્ચિત છે અને x1 ના જાણીતા મૂલ્ય અને x ની કિંમતમાંથી મળી શકે છે તેથી આ શામેલ છે હું ડેરિવેશન વિગતોમાં જઈ રહ્યો નથી પરંતુ ડોલ્ફ ચેબીશેવ એરે તમે સરળતાથી જોઈ શકો છો ત્યાં સારા સંદર્ભો ઉપલબ્ધ છે હવે ચાલો આ ડિઝાઇન જોઈએ છે આ મુદ્દા માં 20db સાઈડ લૉબ સ્પષ્ટ કરેલી છે તેથી તમે જુઓ છો કે આ મેળવી શકાય છે આ દૃશ્યમાન જગ્યા છે અને તમે શોધી શકો છો કે ત્યાં ખરેખર 1 2 3 4 5 તત્વોનો ઉપયોગ કરેલ છે તેના દ્વારા તમે 20db વગેરે સાઈડ લૉબ મેળવી શકો છો ખરેખર સૈદ્ધાંતિક રૂપે તમે ફક્ત ચેબીશેવ સાથે જ નહીં અન્ય સાથે પણ ત્યાં કોઈ વસ્તુમાં સુપર ડાયરેક્ટિવ એરે તરીકે ઓળખાતા શબ્દ છે ખરેખર કંઈપણ જે એક સમાન એરે કરતા મોટા પરિબળનો ક્રમ છે 13 5db સાઇડ લોબ લેવલ જેને સુપર ડાયરેક્ટિવ એરે કહે છે તેથી તે સાબિત થયું છે કે તમારી પાસે આ સંશ્લેષણ પ્રક્રિયા સાથે તમે મર્યાદિત અથવા આપેલ એરે લંબાઈ સાથે કોઈપણ નિર્દેશન પ્રાપ્ત કરી શકો છો પરંતુ તે વ્યવહારિક નથી ખરેખર જો તમે તે કરો છો તો તમે જોશો કે તેમને એક વસ્તુ ખૂબ ઉંચી કરંટ ઉત્તેજના ની જરૂર છે ઉત્તેજના 106 એમ્પીયર્સ વગેરેમાં હોઈ શકે છે તેથી બીજી એક ખૂબ ઉંચી બાબત એ છે કે તેમણે સામાન્ય રીતે આવશ્યક નજીકના તત્વોનો તેઓએ વિરોધી સામનો કરવો જોઇએ તેથી તે ઉંચા કારણે જે થાય છે તે વસ્તુ ખૂબ જ મુશ્કેલ છે કે જો તમારી પાસે એકદમ ઉંચી વર્તમાન ઉત્તેજના હોય અને નજીકમાં 180 ડિગ્રી નો સામનો કરવાનો હોય અને જે થાય તે આખરે ત્યાં સૈદ્ધાંતિક રીતે શક્ય છે પરંતુ ખરેખર તેનું નુકસાન ખૂબ વધારે છે તે માળખામાં આવા ઉંચા પ્રવાહને કારણે ઓહમીક નુકસાન રેડિયેશન રેસ્ટિસ્ટન્ટ કરતા ખૂબ વધારે છે ત્યારથી આપણે આમાં ઓહમિક નુકસાનને ધ્યાનમાં લેતા નથી તેથી તેઓ દર્શાવે છે કે દિશા નિર્દેશો ખૂબ વધારે છે પરંતુ ખરેખર તમે તે વ્યવહારીક એન્ટેના ને જાણો છો તેથી આ સુપર ડાયરેક્ટિવ એરેઝ કદાચ કેટલાક દિવસોમાં હોય છે જો કોઈ ખોટ નિયંત્રણની પદ્ધતિ મળી આવે તો તે કદાચ ઉત્તેજના વગેરે ને કારણે એક દિવસ આશાસ્પદ બની શકે છે જો કે તે નુકસાનને નિયંત્રિત કરી શકાય તેથી એવું નથી કે સંશોધનકારો તે દિશામાં અટકી ગયા તેથી નવી વિવિધ સામગ્રી વગેરે સાથે સુપર ડાયરેક્ટિવ એરે એક દિવસ આશાસ્પદ હોઈ શકે છે તેથી એરે ડિઝાઇનર એન્ટેના લોકોએ તે ચિન્હ ગુમાવવા જોઈએ નહીં કે મર્યાદિત દિવસની વસ્તુ આપવામાં આવે તે ખૂબ ઉંચી ડાયરેક્ટિવિટી વસ્તુઓની રચના શક્ય છે તે સાથે આ એક અદ્યતન વિષય છે તેથી કદાચ સામગ્રી વગેરે સૂત્રો વગેરે એટલા મહત્વપૂર્ણ નથી પરંતુ ખ્યાલ આવે છે કે આપણે તે કેવી રીતે કરી શકીએ કેવી રીતે સ્કેલકનોફે તે બહુપદી વસ્તુ બનાવી પરંતુ ત્યાં અન્ય ઘણા બધાં બહુપદી છે જે ઉમેદવારો પણ ખૂબ અસરકારક ઉમેદવારો છે ચેબીશેવ કદાચ એક હોય પણ ત્યાં પણ અન્ય બહુપદી છે જેમાં ઘણી સારી લાક્ષણિકતાઓ છે જે સરળતાથી આ માળખામાં મૂકી શકાય છે અને પછી તે આપણી શોધ કરી શકાય છે